બધાને નમસ્તે હું ગૌરવસિંહ છું હું આ કોર્સના કોર્સ ઇન્સ્ટ્રક્ટર પ્રોફેસર રાજારામનો ટીચિંગ સહાયક છું હું આઇઆઇટી ખડગપુરના મિકેનિકલ વિભાગમાં રિસર્ચ સ્કોલર છું હું તમને પાર્ટની એસેમ્બલીંગ પ્રક્રિયા સમજાવીશ જે પાર્ટની આપણે અગાઉના લેક્ચરની શ્રેણીમાં ડિઝાઇન કરવાનું શીખ્યા છે એસેમ્બલી પ્રક્રિયામાં વ્યક્તિગત પાર્ટને જોડવાનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ સામાન્ય રીતે મિકેનિકલ ડિઝાઇન અને પ્રોડક્ટ એસેમ્બલીમાં થાય છે ઉદાહરણ તરીકે આ સિઝર જોઈએ આ કાતરમાં પાંચ મૂળભૂત પાર્ટ છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ તેમાં બે હેન્ડગ્રીપ્સ બ્લેડ અને પાઇવટ છે જે તેનો ઉપયોગ સરળ બનાવે છે બીજો એસેમ્બલ મોડેલ આ પવનચક્કી છે આ રિન્યુએબલrenewableપુનઃપ્રાપ્ય ઉર્જાનો ખૂબ જ જાણીતો સ્રોત છે આ મોડેલ આ સોલિડ વર્ક્સના 12 ડિઝાઇન પાર્ટમાંથી બનેલું છે જે આપણે જોઈ શકીએ છીએ બ્લેડ સ્ટેટરમાં રોટર કેસીંગ પેડેસ્ટલ અને સ્ટેન્ડ તમે બ્લેડ જોઈ શકો છો પવનની દિશા તરફ આગળ વધતો આખો સેટ અને આપણે પવનની ગતિ પ્રમાણે મોટરને ફરતા જોઈ શકીએ છીએ એસેમ્બલીની આવી ઘણી પદ્ધતિઓ છે જે કોમ્પોનન્ટ એક બીજાથી સંબંધિત હોવા પર આધાર રાખે છે બીજો આ ટ્રેક્ટર પર એક નજર નાખો આ ટ્રેક્ટરને એસેમ્બલ કરવા માટે ઘણા બધા કોમ્પોનન્ટો એકબીજાને ભેગા કરવાની જરૂર છે જેમાંના દરેકને એકબીજા સાથે વિશેષ સંબંધ હોવો જોઈએ તેથી આમાં સમાવિષ્ટ સંખ્યાબંધ પાર્ટ તમે અહીં જોઈ શકો છો આ બધા પાર્ટ અને દરેક પાર્ટ નો એકબીજા સાથે ખાસ સંબંધ ધરાવતા આ સોલિડ વર્ક્સ મોડેલ અહીં સંપૂર્ણ ટ્રેક્ટર બનાવે છે તેથી સોલિડ વર્ક્સમાં આપણે જે સંબંધો વિશે વાત કરી રહ્યા છીએ તે મેટ તરીકે ઓળખાતા ટૂલ હેઠળ આવા તમામ એસેમ્બલી સંબંધો દર્શાવે છે આ સેશનમાં આપણે કેટલીક મેટની પદ્ધતિઓ શીખીશું તો ચાલો આપણે આ સોલિડ વર્ક્સ વિંડોથી પ્રારંભ કરીએ હવે આપણે એક નવો ડોક્યુમેન્ટ ખોલીશું પહેલાં આપણે આ પાર્ટ સેક્સન માં કામ કરતા હવે આપણે એસેમ્બલીની પસંદગી કરીશું આપણે ok ક્લિક કરીશું અને આ એસેમ્બલી વિંડો આપમેળે આપણને તે પાર્ટ પસંદ કરવા માટે કહેશે કે જે આપણે એસેમ્બલ કરવા માંગીએ છીએ ધારો કે આપણે કોઈ પાર્ટ પસંદ કરી રહ્યા છીએ આ એક બ્લોક છે આ હવે પસંદ થયેલ છે અને સ્ક્રીન પર ગમે ત્યાં ક્લિક કરીને આપણે આ બ્લોકને કાયમી સ્થિતિમાં મૂકીશું એસેમ્બલીના ડેમોન્સ્ટ્રેશન માટે આપણે બીજા પાર્ટની જરૂર છે તેથી આ એસેમ્બલીમાં બીજો પાર્ટ શામેલ કરવા માટે આપણે જમણા ઉપરના ખૂણામાં ત્યાં ઇન્સર્ટ કોમ્પોનન્ટ પર જઈશું આપણે બીજો પાર્ટ ખોલવા માટે કહીશું આપણે બીજો પાર્ટ પસંદ કરીશું આપણે ઓપન પર ક્લિક કરીશું અને આ બીજો પાર્ટ છે જે પાછલા બ્લોકના સંબંધમાં ગમે ત્યાં મૂકી શકાય છે ચાલો માનો કે આપણે તેને અહીં મૂકીશું નોંધ લો કે અહીં હાઈડ અથવા શો વિકલ્પ છે અને આપણે અહીં હાજર દરેક વસ્તુની ઓરીજીન જોઈ શકીએ છીએ તો આ આ બ્લોક B માટેનું ઓરીજીન છે આ બ્લોક A માટેનું ઓરીજીન છે અને આ સંપૂર્ણ એસેમ્બલીનું ઓરીજીન છે એક વસ્તુ જે આપણે અહીં તપાસી શકીએ છીએ કે આ બ્લોક પસંદ કરવાથી આપણે તેને આ પ્લેનમાં ગમે ત્યાં ખસેડી શકીએ છીએ તેમ છતાં આ બ્લોક ખસેડી શકાતો નથી અને તે ફિક્સ છે આ એટલા માટે છે કારણ કે આપણે આ બ્લોકને સૌ પ્રથમ આયાત કર્યું છે અને તેથી આ બ્લોકની પોઝિશન ફિક્સ છે તેથી આ અન્ય એસેમ્બલી પાર્ટ માટે રેફરન્સ હોઈ શકે તેથી આપણે આ બદલી શકીએ છીએ જો કે આપણે આને રાઇટ ક્લિક કરવું પડશે અને ફ્લોટ પસંદ કરવું પડશે તેથી તે પણ ખસી શકશે અને જો તે તરતું હોય તો આપણે તેને ફિક્સ કરી શકીશું તેથી આ તેની સ્થિતિમાં ફિક્સ કરવામાં આવશે અને આને તરતા બનાવી શકાય છે તેથી હવે આપણે ઘણી વિવિધ મેટીંગ પદ્ધતિઓ જોવાની છે કે જે સોલિડ વર્ક્સમાં ઉપલબ્ધ છે સૌ પ્રથમ અહીં મેટ તરીકે ઓળખાતા કોઈ વિકલ્પ સાથે આવા સંબંધો કરવાનું છે જો તમે મેટ પર ક્લિક કરો છો તો આપણે સ્ટાન્ડર્ડ મેટ એડવાન્સ મેટ અને મિકેનિકલ મેટ જોઈ શકીએ છીએ તેથી ચાલો આપણે પહેલા સ્ટાન્ડર્ડ મેટને તપાસીએ આમાં પ્રથમ કોઇન્સડનટ મેટ છે કોઇન્સડનટ મેટ એ છે કે જો કોઈ પણ બે પ્લેનોની કોઈ પણ બે ધાર અથવા કોઈપણ ફેસ અથવા બિંદુ એકબીજા સાથે કોઈન્સાઈડ કરવાની જરૂર હોય તો આપણે તે કરી શકીએ છીએ જેમકે આપણે આ ધાર અને આ ધારને પસંદ કરીશું આ એકબીજા સાથે કોઈન્સાઈડ થાય છે અને જો આપણે ok ક્લિક કરીએ તો આ ટીક માર્ક કરે છે તે આ પોઝિશનને ફિક્સ કરે છે અને એજીસ ને એકબીજા સાથે અલાઇન કરે છે તમે આ ખસતા જોઈ શકો છો આ પણ ફરે છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેની એજીસ હંમેશા ફિક્સ છે તેથી આ એક કોઇન્સડનટ મેટ છે

આ આપણી એસેમ્બલી છે આ બ્લોક A ની વિગતો છે આ બ્લોક B ની વિગતો છે અને આ બંને એસેમ્બલીનો મેટીંગ ઇતિહાસ છે તેથી જો આપણે તેને એડિટ કરવાની જરૂર હોય તો આપણે રાઈટ ક્લિક પસંદ કરી શકીએ છીએ અને આ પ્રથમ વિકલ્પ એડિટ ફિચર જે આપણે અહીં એડિટ કરી શકીએ છીએ ઉપરાંત આપણે આ મેટને ડીલીટ કરી શકીએ છીએ ફરી એક વાર આપણે જોઈ શકીએ કે તે મેટ પર જશે આ નાનો વાદળી ટેબ આ પસંદ કરશે અને જો તમે આ ફેસને આ ફેસ સાથે મેટ કરવા માંગતા હો તો આપણે ok ક્લિક કરીશું આપણે જોઈ શકીએ કે આ બંને એક બીજા સાથે અલાઇન છે તો ચાલો હવે પછીનાં મેટ પર આગળ વધીએ કે જે આપણે અહીં સૂચિમાં જોશું જે પેરેલલ મેટ છે પેરેલલ મેટ સાથે મારે બે પ્લેનો અથવા બિંદુઓની જરૂર છે જે એકબીજાના સંબંધમાં પેરેલલ બનાવી શકાય છે જેમ કે આપણે આ ખાસ ફેસ પસંદ કરીશું અને આ ફેસ અને આપણે અહીં મીની ટૂલબારમાં ok ક્લિક કરીશું તમે જોઈ શકો છો કે આ બંને ફેસ હંમેશાં એકબીજા સાથે સમાંતર છે એ જ રીતે આપણે પરપેન્ડીકુલર મેટ પર પણ કામ કરી શકીએ છીએ તેથી આ પ્રકારના મેટને કરવા માટે બીજી એક શોર્ટકટ પદ્ધતિ છે આપણે બંને ફેસઓ અથવા બિંદુઓના બે ઓપ્શન માંથી એક ડાયરેક્ટ પસંદ કરી શકીએ છીએ જેને આપણે મેટ કરવા માંગીએ છીએ તમે આ બે પસંદ કરી શકો છો અને આ ફેસ પસંદ કરી શકો છો હવે આપણે આ બંનેને 1 તરીકે કંટ્રોલ દબાવીને સિલેક્ટ કરેલા છે અને હવે આપણે મેટ પર જઈ શકીએ છીએ જે આપણને આમાંથી કોઈ પણ એક પસંદ કરવાનો વિકલ્પ આપશે આપણે પરપેન્ડીકુલર પર જઈશું અને ok ક્લિક કરીશું તેથી આપણે પસંદ કરેલા બે ફેસઓ હવે એકબીજાના કાટખૂણે છે તેથી આપણે આ કોર્ડીનેટ પ્લેનમાં ક્યાંય પણ ખસેડીશું તે સંબંધમાં કાટખૂણે રહેશે તેથી મેટના ઇતિહાસમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને પ્લેનો એકબીજા સાથે સમાંતર છે અને આ બંને પ્લેનો એકબીજા સાથે લંબ છે આપણે તે દરેકને એક પછી એક ડીલીટ કરી શકીએ છીએ હવે આપણે આગળ એક જોઈશું જે ટેન્જેન્ટ મેટ છે તેથી ટેન્જેન્ટ મેટ માટે અમને કેટલાક કર્વડ જ્યોમેટ્રીની જરૂર છે તેથી આપણે આ પાર્ટને પહેલાથી જ દૂર કરવા પડશે અને આપણે કેટલીક કર્વડ જ્યોમેટ્રી આયાત કરવાની જરૂર છે આ પાર્ટને દૂર કરવા માટે આપણે સીધા જ આ A પાર્ટને સિલેક્ટ કરી શકીએ છીએ જે સંપૂર્ણ બ્લોક પસંદ કરશે અને આપણે રાઈટ ક્લિક કરી ડીલીટ કરીએ છીએ અને આપણે ok સિલેક્ટ કરીશું અને બ્લોક B માટે આપણે B સિલેક્ટ કરીશું અને આપણે ડાયરેક્ટ ડિલીટ અથવા યસ દબાવી શકીએ છીએ તેથી હવે નવી જ્યોમેટ્રી આયાત કરવા માટે આપણે ઇન્સર્ટ કોમ્પોનન્ટ પર જઈશું આપણે કેટલીક સર્ક્યુલર જ્યોમેટ્રી અથવા કર્વ સાથેની જ્યોમેટ્રી પસંદ કરીશું આપણે અહીં પિન અને સ્લોટ પ્રકારના ઉદાહરણ સાથે કામ કરીશું જ્યોમેટ્રીની આયાત કરતી વખતે આપણે અહીં એક નોંધ નોંધી શકીએ છીએ જ્યારે આપણે આ વ્યૂ ઓરીજીનને એક્ટિવેટ કરીએ છીએ જો આપણે પ્લેન જ્યોમેટ્રી આયાત કરવાની ઇચ્છા કરીએ તો આપણે સીધા જ પાર્ટને આ પ્લેન ઓરીજીન સાથે આયાત કરી શકીએ તેથી હવે આપણે ઇન્સર્ટ કોમ્પોનન્ટ પર જઈશું હવે આપણે એક પિન અને સ્લોટ પ્રકારનાં ઉદાહરણ જોશું એક વસ્તુ આપણે નોંધી શકીએ છીએ કે જ્યોમેટ્રી આયાત કરતી વખતે આપણે પ્લેનમાં ગમે ત્યાં ખસેડી શકીએ છીએ અને જ્યારે આપણે વ્યૂ ઓરીજીનને એક્ટિવેટ કરી છે ત્યારે આપણે પાર્ટ અને એસેમ્બલી બંનેના ઓરીજીન જોઈ શકીએ છીએ અને આપણે બંનેને એકબીજાની પ્રોક્સીમીટ્ટી માં આવતા હોય ત્યારે તેમને કોઈન્સાઈડ કરી શકીએ છીએ તેથી આ પાર્ટ 2 છે આ સ્લોટ છે તમે અહીં જોઈ શકો છો કે આ પિન આ સ્લોટમાં હોવી જોઈએ જે આ સ્લોટેડ પાથની અંદર ખસેડી શકાય છે તેથી જો તમે નજીકથી વિશ્લેષણ કરો તો આપણે જોઈ શકીએ છીએ કે આ સપાટી જ્યોમેટ્રીકલ છે આ એક નળાકાર સપાટી છે જેના ક્રોસ સેક્શનમાં વર્તુળ હોય છે અને આ એક પાથ છે તેથી આને આ સ્લોટમાં જવા દેવા માટે આ સર્ક્યુલર સિલિન્ડર પર આ ચોક્કસ સ્લોટ પાથ ટેન્જેન્ટ હોવો જોઈએ તેથી જો આપણે આ ટેન્જેન્ટ મેટને દર્શાવવા માંગતા હોય તો આપણે આ સપાટી અને આ સ્લોટ પાથને કંટ્રોલ દબાવીને સિલેક્ટ કરીશું અને મેટ પર ક્લિક કરીશું તો આપણે અહીં ટેન્જેન્ટ પસંદ કરીશું અને ok ક્લિક કરીશું હવે તમે જોઈ શકો છો કે બે કોમ્પોનન્ટો એ રીતે એસેમ્બલ થાય છે કે જેમાં આ સ્લોટ સપાટી આ નળાકાર સપાટીને ટેન્જેન્ટ છે તમે આ જોઈ શકો છો તમે આ ફરતા જોઈ શકો છો મેં પહેલેથી જ તમને કહી દીધી છે કે પહેલી વસ્તુ આપણે લાવીએ છીએ તે ફિક્સ રહે છે અને બીજી વસ્તુ ખસેડી શકાય છે તેથી આ લીલો સ્લોટ આગળ વધી રહ્યો છે જોકે આ પિન ફિક્સ છે આપણે તે ઊલટું પણ કરી શકો છો આપણે આ પિન પર રાઈટ ક્લિક કરી શકીએ છીએ આપણે તેને ફ્લોટ કરીશું અને આપણે સ્લોટ ઉપર રાઈટ ક્લિક કરીશું અને આપણે તેને ફિક્સ કરીશું તેથી હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પિન ખસી રહી છે જ્યારે આ સ્લોટ સ્થિર રહેશે નોંધ લો કે આ બંને વચ્ચે આપણે જે સંબંધ બનાવ્યો છે તે ટેન્જેન્ટ સંબંધ જ છે તેથી આ પ્લેન અન્ય ડિગ્રી ઓફ ફ્રિડમમાં જવા માટે મુક્ત છે આ પ્લેન આ સ્લોટમાં રહે છે તેની ખાતરી કરવા માટે આપણે કેટલાક અન્ય સંબંધો બનાવવાની જરૂર છે આ કરવા માટે જો આપણે સ્લોટનું પ્લેન અને આ પિનનું પ્લેન પસંદ કરીએ તો પછી તે પિન ફક્ત સ્લોટમાં જ રહેવાની ખાતરી કરશે તેથી અહીં આપણે જોઈશું કે આપણી પાસે પિનની વિગતો છે અને અહીં આપણી પાસે સ્લોટની વિગતો છે તેથી જો તમે અહીં આ પિન માટે ટોચનું પ્લેન પસંદ કરો તો આપણે જોઈ શકીએ છીએ અને જો આપણે સ્લોટનું ટોચનું પ્લેન પસંદ કરીએ અને આપણે તે બંનેના ઉપરના પ્લેનોને પસંદ કરવા માટે કંટ્રોલ દબાવીશું અને આપણે મેટ પર ક્લિક કરીશું અને કોઇન્સડનટ મેટને પસંદ કરીશું તેથી હવે તે કેન્દ્રમાં રહે છે અને તે સ્લોટની અંદર ફરવા માટે મુક્ત છે અને અન્ય ડિગ્રી ઓફ ફ્રિડમ હવે મર્યાદિત થઈ ગઈ છે અને તે એકબીજામાં ખસી શકતી નથી તેથી હવે તે સારું છે સ્લોટમાં ફરે છે તેથી આ ટેન્જેન્ટ મેટ માટે આ પ્રદર્શન હતું આપણે અહીં જોઈ શકીએ છીએ કે આગળનો મેટ કોનસેન્ટ્રિક મેટ છે તેથી કોનસેન્ટ્રિક મેટ માટે હું કેટલીક અન્ય જ્યોમેટ્રી આયાત કરવા માંગુ છું નવું ડોક્યુમેન્ટ ખોલો એસેમ્બલી હું એક બોલ્ટ અને નટની આયાત કરીશ અંતર્જ્ઞાન દ્વારા આપણે બોલ્ટ અને નટ વચ્ચેનો સંબંધ જોઈ શકીએ છીએ જે એક બીજા પર કોનસેન્ટ્રિક હોવું જોઈએ તેથી આપણે મેટ પર જઈશું અને કોનસેન્ટ્રિક રીતે પસંદ કરીશું તેથી જે બેને આપણે એકબીજા પર કોનસેન્ટ્રિક હોવું જરૂરી છે તે બે વર્તુળો પસંદ કરવાની જરૂર છે આપણે આ વિશિષ્ટ ધાર અને આ ધારને પસંદ કરીશું અને આપણે આ મીની ટૂલબારમાં ok ક્લિક કરીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે આ એક બીજા માટે કોનસેન્ટ્રિક છે તેથી આ પ્રકારની મેટને કોનસેન્ટ્રિક મેટ કહેવામાં આવે છે આપણે અહીં જોઈ શકીએ છીએ આની સાથે ચાલુ રાખીએ તો આપણે આ બંને નટસ અને બોલ્ટને એક સંબંધમાં એસેમ્બલ કરી શકીએ છીએ કારણ કે તેના થ્રેડ હોવાને કારણે તે એકબીજા પર રોલ થવું જોઈએ અને એક પછી એક આ થ્રેડને અનકવર કરવું જોઈએ તેથી આ પ્રકારના મેટ આ મિકેનિકલ મેટ હેઠળ છે આપણે મેટ પર જઈશું આપણે હમણાં જ આ સ્ટાન્ડર્ડ મેટ સમાપ્ત કરી લીધું છે હવે આપણી પાસે આ મિકેનિકલ મેટ છે આપણે આ સ્ક્રુને પસંદ કરીશું આ સ્ક્રુ માટે આ મેટની પસંદગી માટે આ બંને નટસ અને બોલ્ટના એક્સેસ ની જરૂર છે તેમને અલાઈન કરવા માટે જરૂર છે તે માટે આપણે આ વિઝિબિલિટી હાઈડીંગ અને શો પર જઇશું આપણે આ વ્યૂ એક્સિસ પસંદ કરીશું તમે આ બંનેની એક્સિસ જોઈ શકો છો હવે સ્ક્રુ મેટ ડાયલોગ બોક્સમાં આપણે જોઈશું કે આપણે બોલ્ટની આ એક્સિસ પસંદ કરવાની છે અને અલાઈન કરવા માટે આ નટની એક્સિસ પણ પસંદ કરવાની છે હવે આ અન્ય વિકલ્પ જેની માંગ છે તે છે કે આપણે આ સ્ક્રૂ માટે મિનિટ દીઠ રિવોલ્યુશન સેટ કરી શકીએ છીએ આ નટને ટાઈટ કરવા માટે અથવા આપણે આ અંતર દીઠ રિવોલ્યુશન પણ એન્ટર કરી શકીએ છીએ તો ચાલો આપણે રિવોલ્યુશન દીઠ 10 કહો 5 મીમી એન્ટર કરીએ આપણે ok ક્લિક કરીએ તેથી જેમ જેમ આપણે આ નટ ઈવોલ્વ કરીએ છીએ તેમ તેમ આપણે આને આગળ વધતા અથવા બહારથી ખોલતા જોઈ શકીએ છીએ તેથી આપણે તેને રિવોલ્યુશન દીઠ 5 મીમી આગળ વધે તેમ ફેરવીશું તેથી હવે તે બોલ્ટમાં પ્રવેશે છે અને આપણે એક પછી એક થ્રેડો અનકવર થતા જોઈ શકીએ છીએ જેમ નટ બોલ્ટમાં ફરે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકારનો મિકેનિકલ મેટ છે જેનો વારંવાર એસેમ્બલીઓમાં ઉપયોગ થાય છે તમે આ દિશાને ઉલટી કરતા પણ જોઈ શકો છો આ આ બોલ્ટમાંથી નટ ખોલે છે તેથી આ તે સ્ક્રુ મેટ હતું જે આપણે જોયું છે બીજો એક મિકેનિકલ મેટ કે જેના પર આપણે કામ કરીશું તે છે હિન્જ મેટ આ માટે અમને કેટલીક અન્ય જ્યોમેટ્રીની જરૂર છે આપણે આ નટ અને બોલ્ટ પણ ડીલીટ કરી નાખીશું આપણે કોમ્પોનન્ટો ઇન્સર્ટ કરીશું આ એક વિશિષ્ટ હિંજ ઉદાહરણ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે વિંડોઝ અને દરવાજામાં થાય છે તમે તેને અહીં જોઈ શકો છો તેથી પ્રથમ પ્રાઇમા ફેસી દ્વારા આપણે સરળતાથી અનુમાન લગાવી શકીએ કે આ બે પાર્ટ અહીં ફીક્સ કરવા પડશે અને આ નટ તેમની નિશ્ચિતતાને સુનિશ્ચિત કરશે આ પ્રકારનો મેટ કરવા માટે અમને આની જરૂર છે કારણ કે આ એકબીજા સાથે હિંજ છે આપણે જઈશું આપણે હિંજ મેટ પસંદ કરીશું જે મેટ અને મિકેનિકલ મેટ હેઠળ ઉપલબ્ધ આપણે હિંજ પસંદ કરીશું તેથી હવે હિંજ હેઠળ તે અમને બે નાના વિંડોઝ પસંદ કરવા માટે આપે છે જે કોનસેન્ટ્રિક પસંદગી અને કોઇન્સડનટ પસંદગી છે કોનસેન્ટ્રિક પસંદગી માટે આપણે આ ફેસને આ વિશેષ ફેસ સાથે કોનસેન્ટ્રિક તરીકે અલાઈન કરવા ની ઇચ્છા રાખીએ છીએ અને આ ફેસ અને આ ફેસ કોઇન્સડનટ હોવા જોઈએ તેથી હવે આપણે જોઈ શકીએ છીએ કે તે આપમેળે ફેસઓ અને કોનસેન્ટ્રિક આંતરિક સપાટીઓ શોધી કાઢે છે અને તે બંનેને અલાઈન કર્યા છે આ હિંજ મેટ આપણને એંગલ મર્યાદા નિર્દિષ્ટ કરવાની પણ મંજૂરી આપે છે તો પછી આ ડાયલોગ બોક્સને ખોલવા માટે આપણે અહીં ટિક માર્ક ચેક કરી શકીએ છીએ તેથી પ્રથમ વિંડો બે પ્લેનોને પૂછે છે કે જે હોવા જોઈએ જેના માટે એંગલ સ્પષ્ટ કરવા પડશે આપણે આ અને બે પ્લેનો પસંદ કરીશું જેની વચ્ચે આપણે એંગલ જોઈએ છે તે આ અને આ પ્લેન છે તેથી જો આપણે આ વર્તમાન એંગલ વધારીએ તો આ હાજર એંગલ છે જો આપણે કહીએ કે આ 70 છે તો તમે આને 70 ડિગ્રી થી ફરતા જોઈ શકો છો તેથી આપણે તેને અત્યારે 0 પર રાખીશું આ મહત્તમ મર્યાદા છે જે આ એંગલ જઈ શકે છે ચાલો આપણે તેને 100 કહો 78 બનાવીએ અને આ લઘુત્તમ મૂલ્ય માટે આ માઈનસ 70 થઈ શકે છે આપણે ok ક્લિક કરીશું તેથી હવે આ હિંજ મેટ પૂર્ણ થયું છે અને આપણે એંગલ મર્યાદા ચકાસી શકીએ છીએ આ ખસે છે આ 170 ડિગ્રી 178 ડિગ્રી પૂર્ણ કરે છે અને નકારાત્મક દિશામાં આ માઈનસ 70 ડિગ્રી છે મહત્તમ મૂલ્ય અને આ ન્યૂનતમ મૂલ્ય તેથી આને પૂર્ણ કરવા માટે આપણે ફક્ત અનુમાન કરી શકીએ કે કયું મેટ કરવાનું છે અથવા આ નટ અને આ હિંજ સિલેક્શન તેથી આપણે સરળતાથી અનુમાન કરી શકીએ કે આ કોન્સેન્ટ્રીક્ મેટ હોવું જોઈએ આ કરવા માટે આપણે આ ફેસ પસંદ કરીશું અને આપણે કંટ્રોલ દબાવીને આ ફેસને પસંદ કરીશું અને આપણે તેને માર્ક કરીશું આપણે મેટ પર જઈશું તે આ કોન્સેન્ટ્રીક્ સંબંધને પહેલાથી શોધી ચૂક્યો છે આપણે ok પર ક્લિક કરીશું જો કે આ દિશામાં આગળ વધવા માટે આ મુક્ત છે આપણે આને અને આ એકબીજા સાથે બંને ફેસઓને કોઈનસાઈડ કરીને મેટ દ્વારા ફિક્સ કરી શકીએ છીએ આપણે ok ક્લિક કરીશું તેથી હવે આ હિંજ માટેનું આ સંપૂર્ણ મોડેલ છે તેથી આપણે અહીં આ હિંજ મેટ જોયું છે તેથી આપણે એસેમ્બલીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની પ્રારંભિક મેટીંગ પદ્ધતિઓ જોઇ છે હવે પછીના લેક્ચરમાં હું આ તમામ એસેમ્બલીઓનો ઉપયોગ કરીને એક સંપૂર્ણ એસેમ્બલી બનાવીશ જે સિંગલ સિલિન્ડર પિસ્ટન એસેમ્બલી છે અને આપણે તે બધા ઉદાહરણો જોશું અને આપણે સંપૂર્ણ એસેમ્બલીમાં તે લાગુ કરીશું